આમ હવે સાઈનુસાઇડલ વોલ્ટેજ અથવા કરંટ ના સરેરાશ અને RMS મૂલ્યો જોઈશું તો ચાલો પ્રથમ સરેરાશ મૂલ્યમાંથી પસાર થઈએ આમ આમાં આ પણ V છે તે અહીં મૂકવાનું ભૂલી ગયાં તે V પણ છે કારણ કે આ જાડી રેખા આ સતત રેખા છે તે મૂળભૂત રીતે છે તે કરંટ જે કરંટ આલેખ છે તે કંઈક આવું છે અને આને આડી રેખા કહે છે તે વોલ્ટેજ છે અને આના માટેનું મૂલ્ય r Im છે અને આ વોલ્ટેજ નું મહત્તમ મુલ્ય Vm છે આમ આ વોલ્ટેજ નું મહત્તમનું મૂલ્ય છે તો આ Vm છે અને આ r Im અહીં તે ચિહ્નિત થયેલ છે અને તે એકVm છે આમ આ સતત રેખાએ કરંટ છે અને r આડી રેખાએ વોલ્ટેજ છે અને આ એક સાઈનુસાઇડલ વેવફોર્મ છે જે ફક્ત સાઈનુસાઇડલ વેવફોર્મ છે અને ω t ની બરાબર છે આમ સમીકરણ Im sinθ છે કારણ કે આ 0 છે અને આપણે અડધી સાયકલ ઉપર સરેરાશ કિંમત બનાવીશું આમ આ લખી શકાય છે કારણ કે r સરેરાશ 1 થી π સુધી છે કારણ કે આ π અને 0 થી θdθથી ભાગો આમ તે એક કારણ છે આપણે ફક્ત આ ભાગ માટે આ ભાગ અડધી સાયકલ માં બનાવીશું આમ મર્યાદા 0 થીπ અને ભાગ્યા આધાર જે π છે જે 1 upon πd θ છે આમ આ કિસ્સામાં આ બાજુ આવો આ બાજુ r માટે છે જેને RMS મૂલ્ય કહે છે આમ તે મૂળભૂત રીતે Im sinθ છે આમ 1 upon π 0 to π Im sinθdθ છે આમ જો તેને સંકલન કરીએ તો તે 1 upon π 0 to π Im cosθ થશે તો ચાલો હું તેને સમજાવું આમ આ કિસ્સામાં તે મૂળભૂત રીતે આવી રહ્યું છે તે 2 upon π પછી તે Im એ 0 637 Im ની બરાબર છે આમ આ તે r છે જેને r સરેરાશ મુલ્ય કહે છે તેનો અર્થ એ કે તેનો અર્થ એ કે સરેરાશ આના જેવું જ છે સરેરાશ એ 2 upon π Im એ 0 637 Im ની બરાબર છે એ જ રીતે V સરેરાશ મળશે પણ કારણ કે આ જ રીતે ફક્ત એક રેખા લખી રહ્યો છું એ જ રીતે V સરેરાશ કહી શકો કહો V સરેરાશ એ 1 upon π 0 to π ની બરાબર છે r Vm sinθdθ ની જેમ જ છે સમાન રીતે સંકલન કરો અને એ જ રીતે V સરેરાશ એ 0 637 Vm મળશે કારણ કે બંને ફક્ત સાઈનુસાઇડલ વેવફોર્મ છે આમ Vm V સરેરાશ 0 637 Vm થશે Vm વોલ્ટેજ નું મહત્તમનું મૂલ્ય છે એ જ રીતે Im એ કરંટ નું મહત્તમ મૂલ્ય છે અને અહીં તે વોલ્ટેજ નું મહત્તમ મૂલ્ય છે આ r સરેરાશ મૂલ્ય છે હવે હું તેને સમજાવું હવે જ્યારે r RMS મૂલ્ય આવે છે ધારો કે ફક્ત આ કિસ્સામાં i2 નો આલેખ આપવામાં આવે છે આ Im છે અને આ r i2 એ Im r sinθ બરાબર છે આમ i2 એ Im2sin2θ હશે તો આ r Im છે r i2 આલેખ છે તે અહીં ચિહ્નિત થયેલ છે તે i2 છે અને આ મહત્તમ છે જેને Im2 કહે છે અને જો આલેખ દોરીએ તો તે આ Ω જેવું હશે આ ક્ષેત્ર અને આ ક્ષેત્ર તે સમાન છે તે સીમેટ્રીકલ છે અને આ તે π છે અને આ 2 π છે આ બાજુ θ છે આમ તેનો અર્થi2 એ Im2sin2θ બરાબર છે તો ચાલો હું તેને સમજાવું આમ અહીં i RMS નીબરાબર છે કારણ કે આપણે જોયું છે કે આનું વર્ગમૂળ લેવાનું છે આમ તે 1 upon π 0 થીπ i2d છે i2dθ ની પાવર 0 5 છે કારણ કે તેનું વર્ગમૂળ છે આમતેની પાવર 0 આમ તે બધાની પાવર 0 5 ભાગ્યા π 0 to π i2dθ છે આ 1 upon π 0 to π dθ એ સરેરાશ મૂલ્ય માટે છે અને 1 upon π 0 to π એ RMS મુલ્ય માટે છે i ને બદલે તે i2dθ ની પાવર અડધાનું વર્ગમૂળ હશે હવે આ r 1 upon π પછી r 0 to π એIm2sin2θ બરાબર હશે આમ તે Im sinθ છે આમ i2 બરાબર Im2sin2dθ બરાબર r 1 upon π 0 to π Im2 2 1 cos 2θdθ છે કારણ કે cos 2θ બરાબર 1 r 2 sin2θ છે આમ sin2θ બરાબર 1 cosθ 2 છે આમ તે છે કે તેને અહીં બનાવ્યું છે અને સંકલન કરે છે અને પાવર 0 5 ના વર્ગમૂળ સુધી કરે છે સંકલન કરો અને સરળ બનાવો તો તે ફક્ત Im √2 બનશે જે 0 707 Im છે આમ તે i RMS છે જેને આપણે સરેરાશ મૂલ્યનું વર્ગમૂળ કહીએ છીએ i RMS એ Im √2 ની બરાબર છે તો ચાલો હું તેને સમજાવું એ જ રીતે વોલ્ટેજ Vrms માટે પણ 0 707 Vm છે કેમ તેને V કહ્યું અહીં પણ ફક્તr Im2sin2θ ને બદલે તેને Vm2sin2θdθ બનાવો V એ Vm sinθની બરાબર છે આમ તે કિસ્સામાં Vrms પણ r 0 707 Vm હશે આમ આમ હું તેને સમજાવું આમ સાઈનુસાઇડલ કરંટ અથવા વોલ્ટેજ નું સરેરાશ મૂલ્ય 6 પોઇન્ટ માફ કરશો 0 637 મહત્તમ મૂલ્ય હશે સાઈનુસાઇડલ કરંટ અથવા વોલ્ટેજ નું સરેરાશ મૂલ્ય બંનેનો ગુણાકાર 0 637 છે એ જ રીતે સાઈનુસાઇડલ કરંટ અને વોલ્ટેજ બંનેનું RMS મૂલ્યનો ગુણાકાર 0 707 મહત્તમ મૂલ્ય છે આ મહત્તમ મૂલ્ય છે આ મહત્તમ મૂલ્ય છે હવે આપણે 1 અથવા 2 વસ્તુઓ સાઇન વેવ ના પરિબળ સાઈન વેવ ના RMS મૂલ્ય સરેરાશ મૂલ્યના પરિબળને નિર્ધારિત કરીએ છીએ આમ RMS મૂલ્ય બિંદુ સમાન છે આ RMS મૂલ્ય 0 707 મહત્તમ મૂલ્યની બરાબર છે અને સરેરાશ મૂલ્ય 0 637 મહત્તમ મૂલ્ય બરાબર છે જે 1 આમ સાઈનુસાઇડલ વેવફોર્મ માટે ફોર્મ ફેક્ટર 1 તેને r માં મુકો સાઈનુસાઇડલ વેવફોર્મ ને ધ્યાનમાં રાખો હવે હું તેને સમજાવું એ જ રીતે મહત્તમ અથવા ક્રેસ્ટ પરિબળ છે આ તે સાઈન વેવ ના મહત્તમ મૂલ્ય RMS મૂલ્યનો ક્રસ્ટ ફેક્ટર છે આમ મહત્તમ મૂલ્ય અને RMS મહત્તમ મૂલ્ય તેને મહત્તમ મૂલ્ય તરીકે રાખે છે અને RMS મૂલ્ય 0 707 મહત્તમ મૂલ્યની બરાબર છે જે ખરેખર 1 414 છે આને પીક ફેક્ટર કહેવામાં આવે છે તેનો અર્થ એ કે પછીથી આપણે જોઈશું કે કોઈપણ AC વોલ્ટેજ છે ધારો કે જો તે 12 થી 20 વોલ્ટ છે તો મૂળરૂપે તે RMS મૂલ્ય છે જ્યાં સુધી તેનો ઉલ્લેખ ન થાય ત્યાં સુધી અને જો તે 224 AC કહે છે તો માની લેવું જોઈએ કે આ RMS મૂલ્ય છે તેનો અર્થ એ કે તે મહત્તમ મૂલ્યનો ગુણાકાર થશે આ પરિબળ આ ખરેખર √2 છે ગુણાકાર આ પરિબળ છે આમ તે આ વિચાર છે કે ACમાં આપણે જે કંઇ પણ કરીએ છીએ તેની ગણતરી કરીએ છીએ તે RMS મૂલ્ય છે પરંતુ જો તે મહત્તમ મૂલ્ય પૂછવામાં આવે છે તો તે ગુણાકાર થશે આ r ને √2 કહો આમ તેને પીક ફેક્ટર કહે છે તો ચાલો હું તેને સમજાવું આમ RMS મૂલ્ય હંમેશા આ સરેરાશ મૂલ્ય કરતા વધારે હોય છે રેક્ટેન્ગુંલર વેવ સિવાય r સરેરાશ મૂલ્ય છે ખાસ કરીને r2 વેવ કારણ કે વિવિધ વેવ ફોર્મ ઉત્પન્ન કરી શકે છે જે કિસ્સામાં હીટિંગ અસર અચળ રહે છે આમ કે સરેરાશ અને RMS મૂલ્યો સમાન છે આમ રેક્ટેન્ગુંલર વેવ સિવાય RMS મૂલ્ય હંમેશા સરેરાશ કરતા વધારે હોય છે આમ કોઈપણ રીતે તેનો અર્થ એ છે કે તે વિગતોને આપણે થોડુંક જોશું કે તે હવે સીમેટ્રીકલ અને અનસીમેટ્રીકલ કેવી રીતે છે આમ ફોર્મ ફેક્ટર કેસ ફેક્ટર સરેરાશ મુલ્ય RMS મૂલ્ય વિચારો કે તે સમજી શકાય તેવું છે કંઈપણ આંકડાકીય બાબતોમાં ઉલ્લેખિત છે તે મહત્તમ મૂલ્યનો ઉલ્લેખ કરવામાં આવે તો જ તે RMS મૂલ્ય મળે છે તે RMS મૂલ્ય મેળવવા માટે iT √2 થી ભાગવું પડશે આમ હવે તે સીમેટ્રીકલ અને અનસીમેટ્રીકલ વેવફોર્મ છે આમ એ વેવફોર્મ બનાવે છે જેમાં અને અડધી સાયકલ માં સમાન હોય છે તેને સીમેટ્રીકલ વેવ તરીકે ઓળખવામાં આવે છે જેમ કે સાઈનુસાઇડલ માં અને અડધી સાયકલ માં સમાન છે આમ તે સીમેટ્રીકલ વેવફોર્મ છે આ ટ્રાન્ગુલર વેવફોર્મ છે આ ટ્રાન્ગુલર વેવફોર્મ છે તે સીમેટ્રીકલ છે કારણ કે આ બાજુ અને આ બાજુ સમાન દેખાવ છે આ છે આ 0 છે જેને T4 T2 T કહે છે આમ તે π 2 કહે છે જો તે π 2 છે તો તે π છે આમ તે 3π 4 છે અને તે 2π છે આમ આ વેવ આ બાજુ સીમેટ્રીકલ છે અને આ પણ સીમેટ્રીકલ છે આમ આ સીમેટ્રીકલ વેવફોર્મ છે જે તે ટ્રાન્ગુલર છે એ જ રીતે આ 2 વેવ ફોર્મ છે આમ આ એક સીમેટ્રીકલ છે જો તે 0 છે જો તેT2 છે તો તે T છે તે સીમેટ્રીકલ છે અને આ તે θ છે આમ આને 3 કહે છે આ 3 વેવફોર્મ સીમેટ્રીકલ વેવફોર્મ છે એનો અર્થ એ કે તે અને અડધી સાયકલ સમાન છે સીમેટ્રીકલ વેવફોર્મ તરીકે ઓળખાય છે સમાન અર્થ આ બાજુ સકારાત્મક ક્ષેત્ર નકારાત્મક ક્ષેત્ર બંને સમાન હશે તો અને મને તે સમજાવા દો એ જ રીતે અન્ય પ્રકારનું વેવફોર્મ હોઈ શકે છે માની લો જો તે આની જેમ ચાલે છે જો તે આની જેમ ચાલે છે જો તે આની જેમ ચાલે છે તો તે આની જેમ ચાલે છે આ કંઈક એક્ષ્પોનેન્શિયલ પણ આ સીમેટ્રીકલ છે આમ કોઈપણ રીતે આમ જ અહીં 1 આડી રેખા બતાવવામાં આવી છે અને બીજી વસ્તુ તે આ માટે છે માની લો આ બાજુ આ રેખા દોરો અને આ બાજુ તે સમાન છે તો 0 થી અર્ધ સાયકલ શોધવા માંગો છો જો આ વસ્તુને આ બાજુ દોરો અને આ બાજુ સમાન છે તો તે સીમેટ્રીકલ છે આમ અડધી સાયકલ ને બદલે સરેરાશ મૂલ્ય તેને ક્વાર્ટર સાયકલ પણ 0 થી T 4 છે તે સમાન પરિણામ આપશે તે સમાન પરિણામ આપશે એ જ રીતે અહીં પણ તે ટ્રાન્ગુલર વેવફોર્મ છે જો આ ટ્રાન્ગુલર વેવફોર્મ નું સરેરાશ મૂલ્ય શું છે તે શોધવાનો પ્રયાસ કરો તો તે 0 થીπ વચ્ચેનો સીમેટ્રીકલ વેવફોર્મ છે જે પણ પરિણામ મળે આમ તે 0 to π અથવા 0 થી T 2 ની વચ્ચે અહીં આવશે 0 થી r જેને આ કહે છે તે 0 to π 2 અથવા 0 થી 24 છે આ બાજુ મળશે કારણ કે આ બાજુનો વિસ્તાર અને આ બાજુનો વિસ્તાર તે સમાન છે ક્વાર્ટર r પણ તેનો અર્થ ક્વાર્ટર સાયકલ માં જે પણ અથવા સરેરાશ મૂલ્ય મળશે તે અડધી સાયકલ લેશે પણ સમાન મૂલ્ય મળશે કારણ કે આ બાજુ અને આ બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ છે અને એક આ બાજુનું ક્ષેત્ર અને આ બીજી બાજુનું ક્ષેત્ર છે તે સમાન સીમેટ્રીકલ સમાન પરિણામ મેળવશે આમ કેટલીક સમસ્યા કે તે કરી શકે છે તે અડધી સાયકલ ને પૂર્ણ કરવાને બદલે તેને સરળ રીતે કરી શકે છે જો વસ્તુઓ તદ્દન r હોય તો તે સીમેટ્રીકલ છે તો ચાલો હું તેને સમજાવું એ જ રીતે તે અનસીમેટ્રીકલ વેવફોર્મ છે આ જુઓ આ r બાજુ છે આ 0 છે આ પહેલા જેવી જ છે કહો આ π છે તે આની જેમ 2π છે આમ વેવફોર્મ ત્યાં છે તે પછી તે આ જેવું છે આમ આ આડો ભાગ કંઈ નથી અહીં પરંતુ સંપૂર્ણ સાયકલ 0 થી 2π છે પરંતુ તે 0 to π સુધી ચાલે છે 0 સુધી કંઈ નથી પરંતુ r કુલ r સંપૂર્ણ સાયકલ 2π છે આમ તે અનસિમેંટ્રીકલ વેવફોર્મ ને ધ્યાનમાં લેવું જોઈએ કે તેને r શું કહે છે તેનો આધાર અડધી સાયકલ છે અહીં સંપૂર્ણ સાયકલ નો આધાર લેવો પડશે આમ તેનો અર્થ એ કે તેનો અર્થ એ છે કે તે 0 છે આમ તે 0 છે તે π છે તે 2 π છે આમ આ સરેરાશ મૂલ્ય અથવા RMS મૂલ્ય મેળવવા માટે આ વિસ્તાર શોધી કાઢવો પડશે પરંતુ iT2π ને 2 થી વિભાજિત કરવું પડશે પરંતુ 0 to π સુધી સંકલન કરો આ આડી રેખા બતાવવામાં આવી છે કે જો તે ત્યાં છે પરંતુ તે ત્યાં નથી આમ તે તે આ જેમ ચાલે છે આમ સીમેટ્રીકલ વેવફોર્મ માટે છે જ્યારે તે સીમેટ્રીકલ નથી ત્યારે સંપૂર્ણ સાયકલ કુલ આધારને ધ્યાનમાં લેવો જોઈએ જે પણ સંકલન ત્યાં 0 to π હશે આપણે કેટલાક ઉદાહરણ જોશું તેવી જ રીતે અહીં તે અહીં પણ છે તે આ જેવું છે સીમેટ્રીકલ તે આ બાજુથી આ સીમેટ્રીકલ વેવ છે આ બાજુથી તે આ બાજુની સાથે મેળ ખાતી નથી અને આ બાજુ તે મેળ ખાતી નથી અને આ r 0 છે અને આ r T છે ફરીથી કારણ કે આ વેવ ફોર્મ અહીંથી શરૂ થયેલ છે અને ફરીથી આ વેવ ફોર્મ અહીંથી પ્રારંભ થતો હોવાથી આ T છે આમ તે આ છે જેને આ કહે છે તે r T 4 છે આ બિંદુ T 2 છે આ 3 T 4 છે અને આ T છે આમ આ અનસીમેટ્રીકલ વેવફોર્મ છે આમ તે કિસ્સામાં કરવું પડશે પરંતુ જ્યારે તે શોધવાનો પ્રયાસ કરો ત્યારે સરેરાશ RMS મૂલ્ય પૂર્ણ કરવું પડશે સંપૂર્ણ સાયકલ ધ્યાનમાં લેવું પડશે માફ કરશો r જેને સંપૂર્ણ આધાર કહે છે તે 0 થી T સુધી પૂર્ણ થાય છે અનસીમેટ્રીકલ વેવફોર્મ માટે વિભાજક T હોવો જોઈએ પૂર્ણ કરવું પડશે સરેરાશ સાયકલ અથવા RMS મૂલ્યને ભૂલીને આખી સાયકલને ધ્યાનમાં લેવું જોઈએ આમ આ આ એક r નો વિચાર છે જેને સીમેટ્રીકલ કહે છે અને r જેને અનસીમેટ્રીકલ વેવફોર્મ કહે છે સીમેટ્રીકલ વેવફોર્મ માટે તે સરેરાશ સાયકલ ને ધ્યાનમાં લેવું પડશે કે સરેરાશ મૂલ્ય અથવા સરેરાશ મૂલ્ય અથવા r RMS મૂલ્ય છે સીમેટ્રીકલ વેવફોર્મ માટે અર્ધ સાયકલ અથવા તો ક્વાર્ટર સાયકલ ને ધ્યાનમાં લેવું જોઈએ તે સમાન પરિણામો આપશે પરંતુ સીમેટ્રીકલ વેવફોર્મ માટે rને ધ્યાનમાં લેવું પડશે તે સરેરાશ મૂલ્ય અથવા RMS મૂલ્ય મેળવવા માટે તેને સંપૂર્ણ સાયકલ કહે છે આમ આશા છે કે આ સમજાઈ ગયું હશે તો હવે આગળ ધારો કે સીમેટ્રીકલ વેવના કિસ્સામાં તે r બને છે જેનું સરેરાશ મૂલ્ય હંમેશાં આખા સાયકલ પર જ લેવું જોઈએ એ કહ્યું કે સરેરાશ મૂલ્ય r શું કહે છે તે સમગ્ર સાયકલ પર લેવાય છે આમ સરેરાશ એ 1 ભાગ્યા T 0 થી idt હોવું જોઈએ એ જ રીતે વોલ્ટેજ V સરેરાશ માટે આપણે આખી સાયકલ માંથી વિચારવું પડશે આમ 1 ભાગ્યા T 0 થી dt vdt અને સીમેટ્રીકલ ના કિસ્સામાં સીમેટ્રીકલ ના કિસ્સામાં અલ્ટરનેટીગ કરંટ અથવા વોલ્ટેજ છે સંપૂર્ણ સાયકલ નું સરેરાશ મૂલ્ય 0 છે આમ સરેરાશ મૂલ્ય અડધી સાયકલ પર લેવામાં આવે છે કારણ કે જો તે સીમેટ્રીકલ હોય તો તેણે નકારાત્મક અને સકારાત્મક ક્ષેત્રને કહ્યું હતું અને નકારાત્મક ક્ષેત્ર સમાન હશે આમ તે કિસ્સામાં જે સરેરાશ તે 0 હશે આમ જ આપણે સરેરાશ મૂલ્ય માટે તે અડધી સાયકલ ને ધ્યાનમાં લઈશું હવે બીજી વાત એ છે કે અલ્ટરનેટીગ જથ્થાના RMS મૂલ્યને નિર્ધારિત કરવું પડશે અડધી સાયકલ અથવા સંપૂર્ણ સાયકલ થી સરેરાશ લેવાનું અશકય છે RMS મૂલ્ય એટલે a2 છે આમ કહ્યું કે તેને વર્ગ કરતાની સાથે જ જો અડધી સાયકલ અથવા સંપૂર્ણ સાયકલ લો તો તે તે જ પરિણામ આપશે કારણ કે અડધી સાયકલ માટેનું ક્ષેત્રફળ અને બીજા અડધી સાયકલ ની સમાન છે અડધી સાયકલ લેવા પડશે જે પરિણામ મળશે જો સંપૂર્ણ સાયકલ સમાન પરિણામ મળશે હવે ફક્ત પકડી રાખો હવે આમ કેસ a b c માટે આપણે ટૂંકા અંતરાલને પણ ધ્યાનમાં લઈ શકીએ છીએ જેને T 4 કહે છે જેમ કે ટ્રાન્ગુલર વેવફોર્મ માટે આ r પોઇન્ટ T 4 વિશે સીમેટ્રીકલ છે આપણે તે કેવી રીતે કરીશું તે ટ્રાન્ગુલર વેવરૂપ જુઓ ફક્ત પ્રયત્ન કરો ફક્ત આ સમજવાનો પ્રયાસ કરો કારણ કે ધારો કે આપણે માનીએ છીએ કે આ તે છે જેને 0 કહે છે આ T 4 છે આ T 2 છે આ 3 T 4 છે અને આ T છે તો આ કુલ r જેને આ આધાર લંબાઈ T કહે છે જો આ લો તો તે મારી આ Vm V છે અને આ r ની કિંમત મહતમ છે આ Vm છે પછી સીધી રેખાનો ઢાળ Vm હશે આ ઊચાઇ Vm છે અને આધાર T 4 છે અને આ ઢાળ છે અને તે આ સમીકરણ સમાન છે આ સીધી રેખા શૂન્યમાંથી પસાર થઈ રહી છે એનો અર્થ એ કે સીધી રેખા y માટે સામાન્ય રીતે ખબર છે એ m x ના સમાન છે જે જાણતા હોય છે પરંતુ y બાજુ v છે આમ આ v એ m T જેટલું હોવું જોઈએ અને r m આ r ઢાળ વી છે T4 પર vm ની બરાબર છે તેનો અર્થ છે ક્યાંક લખી રહ્યો છું આમ અહીં ક્યાંક લખી રહ્યો છું મને થોડી જગ્યા શોધવા દો આમ અહીં કેટલાક લખાણ લખું છું કે v બરાબર m બરાબર r Vm ભાગ્યા T4 છે આ સીધી રેખા એ શૂન્યમાંથી પસાર થાય છે કારણ કે આ વખતે T કહે છે આમ આ તે સમયે છે જ્યારે આપણે θ ની જગ્યાએ T કહીશું આપણે T લઈશું તો v એ Vm T 4 T ની બરાબર છે તો ચાલો હું તેને સમજાવું આમ તેનો અર્થ એ કે જો અહીં આવે તો આપણે તેના પર ફરીથી આવીશું તેનો અર્થ એ કે જો અહીં આવો તો V સરેરાશ મૂલ્ય છે આપણે 1 ભાગ્યા T4 લઈ રહ્યા છીએ પછી 0 થી T4 Vm T4 dt છે તો આ તે છે જેને r V સરેરાશ કહે છે જેણે 0 થી T4 કહ્યું અને આ સમીકરણને કહ્યું આ સમીકરણે કહ્યું કે Vm 4 tdt છે આમ જો આને સરળ બનાવો તો તે Vm 2 હશે આમ r માં કહો જે r સરેરાશ છે હવે તે ફક્ત પકડી રાખ્યું છે કારણ કે તે સીમેટ્રીકલ વેવફોર્મ છે બસ પકડી રાખો આ એક આ વિશે વાત કરી હતી આ એક આ માફ કરશો ખરેખર આ એક T 4 છે આ નથી ફક્ત આને અવગણો પરંતુ આ r T 4 છે અને તે કિસ્સામાં સીમેટ્રીકલ વેવફોર્મ માટે છે કારણ કે આ બાજુનું ક્ષેત્ર અને આ બાજુનું ક્ષેત્રફળ સમાન છે તો કહ્યું આ સમીકરણ v હશે બરાબર Vm ભાગ્યા T4 T સમાન છે આપણે પછી આવીશું આમ તે T 4 છે તો ચાલો હું તેને સમજાવું તો આ r સરેરાશ મુલ્ય છે આ સરેરાશ કિંમત છે આમ જો 0 થી T 4 સંકલન થાય છે તો તે r બનશે જેને Vm ભાગ્યા 2 કહે છે આમ આ Vm ભાગ્યા 2 બનશે તે જ રીતે તેVrms મૂલ્ય તે r 1 ભાગ્યા T4 0 થી T4 રહેશે તો આપણને v ની સમાન Vm વિભાજિત T 4 t અને 2it મળ્યું જો 2 it તે Vm2 ભાગ્યા T 4 t અને 2 it છે જો તે 2 હોય તો તે Vm2 ભાગ્યા T 42 T2dt પાવર 0 5 અને 0 થી T 4 સંકલન કરશે Vm ભાગ્યા √3 મેળવશે આમ તે જ રીતે ફોર્મ ફેક્ટર શોધી શકે છે તે 2 √3 1 155 બનશે અને પીક ફેક્ટર 1 732 થશે તો ચાલો હું તેને સમજાવું આમ તેનો અર્થ એ છે કે અહીં પાછા આવો કે r ફોર્મ ફેક્ટર RMS મૂલ્ય સરેરાશ મૂલ્ય બરાબર છે અને r પીક ફેક્ટર મહત્તમ મૂલ્ય બિંદુ પોઇન્ટ બરાબર છે જે મહત્તમ મૂલ્ય RMS મૂલ્ય બરાબર છે આમ આ ટ્રાન્ગુલર વેવફોર્મ માટે પછી r પીક ફેક્ટર 2 √3 મળશે ફક્ત સરળ બનાવો 155 મળશે અને પીક ફેક્ટર √3 એ 1 732 છે અને આ હવે પછીનું તે આ ટ્રાન્ગુલર વેવફોર્મ છે હવે આ બધા વેવફોર્મ નું પરિબળ બનાવે છે જો આ જુઓ જો આ જુઓ કે આ એક r આ એક r2 વેવફોર્મ માટે છે તે સાઈનુસાઇડલ વેવફોર્મ માટે 1 હશે તે 1 11 હશે અને આ ટ્રાન્ગુલર વેવફોર્મ માટે ફક્ત તે કરો તે 1 154 હશે હમણાં જ આપણે ગણતરી કરીશું જાણો હવે આપણે ટ્રાન્ગુલર એક માટે જેની ગણતરી કરી છે તે હવે આપણે 1 155 ની ગણતરી કરી છે આમ અહીં પણ તે 1 પોઇન્ટ છે ખરેખર તે 1 તો આ આકૃતિ a અને આકૃતિ b માટે આકૃતિ c માટે છે આમ ફોર્મ ફેક્ટર માટે r2 વેવફોર્મ માટે તે 1 છે હવે પછી ખરેખર અનસિમેંટ્રીકલ વેવફોર્મ પછી માની લો કે આ કેસ માટે જો આ જુઓ તો અનસિમેંટ્રીકલ વેવફોર્મ વેવ પર તે સંપૂર્ણ આધાર 2π ધ્યાનમાં લેવો જોઈએ પરંતુ આ સંકલન 0 to π હોવું જોઈએ આમ સરેરાશ મૂલ્ય 1 ભાગ્યા 2π 0 to πIm sinθ dθ એ 1 ભાગ્યા 2π 0 to πIm cosθ મળે છે આમ તે સંકલન 1 ભાગ્યા 2π છે તેને સંકલન કરશે 1 upon π મળશે મૂળભૂત રીતે RMS મૂલ્ય માટે Im π હવે તે 1 ભાગ્યા 2π 0 to π Im2sin2dθ કરે છે જેનો અડધી ભાગ ચૂકી ગયો છે આમ પાવર અડધી છે આમ જો સંકલન કરીએ તો પછી તેને Im ભાગ્યા 2 √2 મળી શકશે આમ આ r RMS મૂલ્ય છે હવે ફોર્મ ફેક્ટર જે રીતે મેળવી શકશે તે મેળવી શકાય છે તે 1 11 હશે આમ જો કે તે અર્ધ સાયકલ ની બીજી વસ્તુ છે પરંતુ સાઈન વેવફોર્મ માટે સાઇનસાઇડલ છે હવે આ ટ્રાન્ગુલર વેવફોર્મ માટે હવે r Im 1 11 મેળવી રહ્યો છું તે સમયે આ ટ્રાન્ગુલર વેવફોર્મ ને બતાવી રહ્યો હતો કે તે શોધવા માટે આ છે ધારો કે આ આપવામાં આવ્યું છે ધારો કે આ સીમેટ્રીકલ વેવફોર્મ છે ધારો કે મહત્તમે 10 વોલ્ટ અને T 4 T આપવામાં આવી છે અને આ બાજુ તે 5 વોલ્ટ છે આ 10 વોલ્ટ છે આમ અને તેનો અર્થ એ કે સીધી રેખાની ઢાળ 10 વિભાજિત T 4 હશે આમ અને બીજી વસ્તુ એ છે કે આપણે 0 થી T 0 થી T આવવું પડશે આમ આ કિસ્સામાં આપણે પૂર્ણ કરવું પડશે આખા સાયકલ ને ધ્યાનમાં લેવું પડશે આમ જ આપણે V 1 ભાગ્યા T 0 to T vdt છે આ એક V સરેરાશ મૂલ્ય છે આમ પહેલા આપણે આ ક્ષેત્રને ધ્યાનમાં લેવું જોઈએ અને પછી આપણે આ ક્ષેત્રને ધ્યાનમાં લેવું જોઈએ તો આ માટે આ એક સીધી રેખામાંથી પસાર થતું સમીકરણ છે આમ તે આ આ સમીકરણ હશે આ સીધી રેખા માટેનું આ સમીકરણ r V હશે જે r ની સમાન હશે આ ઢાળ10 વિભાજિત T 4 t છે આમ આ ભાગ 1 ભાગ્યા T છે પછી 0 થી T 4 10 વિભાજિત T 4 tdt હવે હવે પછીની તેને સમજાવવાની જરૂર છે આગળ એક તે છે આ આ એક ભાગ છે હવે ચાલો હું તેને પહેલા સમજાવું હવે આ ભાગ જો શોધવાનો પ્રયત્ન કરો તો આ સમીકરણની સીધી રેખાએ તેને yએ m x cની બરાબર બનાવવી પડશે v આ રીતે તેને અથવા બીજી રીતે બનાવવી પડશે તેને V એ r ઢાળ m t C બરાબર બનાવવો પડશે આમ આ વિશે ભૂલી જાઓ આમ આ રીતે સમીકરણ મેળવવું પડશે પરંતુ તે કેવી રીતે શોધી કાઢશે તે વિસ્તાર શું છે તે મેળવવા માટે આપણી સીમેટ્રીકલ ને ધ્યાનમાં રાખીને સીમેટ્રીકલ માંથી યાદ રાખો તો શું કરી શકે તે છે ધારો કે જો લાવવામાં આવે તો તેનો અર્થ ફક્ત ગણતરી માટે છે બીજું કંઇ નહીં જો આ એક લાવો ધારો કે જો તે અહીં છે અને જો તે અહીં છે તો વિસ્તાર તે જ રહેશે જેમ કે બીજી સીધી રેખા શૂન્યમાંથી પસાર થઈ રહી છે આમ તે સ્થિતિમાં આ ઢાળ હશે 5 r શું કરે છે 5 વિભાજિત T 4 ફક્ત આપણે ફક્ત ગણિતની બાબતો માટે છીએ કારણ કે જો શોધવા માંગતા હોય કે y એ m x C બરાબર છે તો v એ m t c બરાબર છે પછી C મેળવવા માટે હોય છે m મેળવવા માટે હોય છે કારણ કે આ એક સંકલન છે આ બીજું છે મૂકવા પડશે અને m અને c જરૂર નથી તેથી હલ કરવા પડશે ફક્ત સીમેટ્રીકલ થી આ ભાગ અહીં લાવો જાણે કે તે પસાર થઈ રહ્યું છે તેમ છતાં વાસ્તવિકતા તે નથી પરંતુ જાણે કે તે શૂન્યમાંથી પસાર થઈ રહી છે આમ તે કિસ્સામાં 5 T 4 ઢાળ હશે આમ આ પણ છે અને સંકલન 0 થી T 4 પણ હશે આ અવધિ પણ 3 T 4 T 2 ફરીથી T 4 ની સમાન હશે આમ આ અહીંથી અહીં આ સમયગાળો r 3 T 4 T 2 ફરીથી T 4 હશે પરંતુ એનો અર્થ એ કે સમાન સંકલન 0 થી T 4 આપણે આ ભાગ લઈ રહ્યા છીએ આપણે આ ભાગ લઈ રહ્યા છીએ 5 T4 tdt કારણ કે આ સીધી રેખા શૂન્યમાંથી પસાર થાય છે આ ઢાળ 5 T4 tdt છે આમ r કરવા માટે આ સમીકરણમાંથી ફરીથી શોધવાની જરૂર નથી તે ફક્ત એટલું જ કહે છે કારણ કે આપણો રસ ફક્ત આ ક્ષેત્ર અને નકારાત્મક ચિહ્ન છે આમ આ સમજી ગયું આમ તે સમજી શકાય તેવું લાગે તે હેતુપૂર્વક લેવામાં આવ્યું છે અંતમાં જો આ બનાવે છે અને સંકલન થાય છે તો સમાન પરિણામ મળશે આમ શા માટે આ પર વધુ સમય વિતાવશે સીધું જ આ કરશે આમ આમ જ આની જેમ 5 T4 tdt લખ્યું છે શૂન્યમાંથી પસાર થતી આ સીધી બીજી સીધી રેખાનો ઢાળ નકારાત્મક છે આમ તેનો અર્થ એ કે આ RMS મૂલ્ય સરેરાશ મૂલ્ય હશે જો આને સંકલન કરશે તો તે 0 625 વોલ્ટ બનશે આ સરેરાશ મૂલ્ય હશે એ જ રીતે RMS મૂલ્ય પણ સમાન વસ્તુ જો જો આ જોવામાં આવે તો આ RMS મૂલ્ય પણ 2 છે આમ તે 1 ભાગ્યા T0 થી T v2dt છે આમ આ ભાગ પ્રથમ આ ભાગ 1 ભાગ્યા √ 1 ભાગ્યાT0 થી T T 4 અને આ 10 ભાગ્યા T42 છે આ આખી વસ્તુ it2 0 to T4 બનાવો આ આખી વસ્તુ it2 5 T42t2dt બનાવે છે આમ જો સરળ બનાવશો તો તે જાણો તો મારો સમય બચશે આમ તે 3 23 વોલ્ટ બનશે આમ આ તેનો અર્થ એ કે આ દાખલો જાણી જોઈને લેવામાં આવ્યો છે આમ અનસીમેટ્રીકલ વેવફોર્મ માટે તેની ગણતરી કેવી રીતે કરવી તે બનાવી શકે છે આ ખૂબ જ સરળ છે આ અનસીમેટ્રીકલ વેવફોર્મ છે આ અનસીમેટ્રીકલ વેવફોર્મ છે આમ આ ટ્રાન્ગુલર વેવફોર્મ ને સમજાવતી વખતે જવું જોઈએ અહીં ઉપરથી જોયું આમ જ શરૂઆતમાં કહ્યું પરંતુ બધું બરાબર છે દરેક સરેરાશ સમાન સમીકરણ બધું યોગ્ય છે તેથી આ તે r છે જેને આ કહે છે કે આ દાખલાએ આ રીતે લીધો જે આને સમજી શકે તેથી આ સમજાઈ ગયું છે માત્ર વસ્તુ એ છે કે આશા છે કે અહીં જે કંઇપણ વસ્તુઓ તેને જોઈ છે તે મારી ક્લાસ નોટ્સ છે તેથી વસ્તુઓ તે કોઈપણ રીતે છે કે નહીં તે જોવા માટે તેને સંપૂર્ણ રીતે સ્કેન કર્યું છે તેથી આ વસ્તુ છે હવે હવે આપણે બીજું રસપ્રદ ઉદાહરણ લઈશું અને આ વસ્તુ પર જતા પહેલા અમે આ પ્રકારનું ઉદાહરણ લઈ લીધું છે જુઓ કે તે કેવી છે ઉદાહરણ તરીકે એક સરળ શ્રેણી સર્કિટ છે જ્યાં અવરોધ R છે ત્યાં 2 એમીટર છે A 1 અને A 2 બે એમીટર છે A 1 ને મૂવિંગ કોઇલ એમીટર કહેવામાં આવે છે ખરેખર મૂવિંગ કોઇલ એમીટર તે DCને માપે છે DC કરંટ અથવા DC વોલ્ટેજ અહીં તે કરંટ એમીટર છે મૂવિંગ કોઇલ એમીટર અને મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ તે DC ને માપે છે આમ અહીં તે મૂવિંગ કોઇલ એમીટર છે આમ તે DCને માપશે અને એ 2 એ મૂવિંગ આયર્ન એમીટર છે આ બીજો એક એમીટર A 2 છે તે ACને માપે છે હવે આ કિસ્સામાં 2 સ્રોત છે એક DC વોલ્ટેજ સ્રોત શ્રેણીમાં જોડાયેલ છે બીજો AC સ્ત્રોત AC વોલ્ટેજ સ્રોત જોડાયેલ છે એક સ્વીચ ત્યાં બંધ છે તો આ આ શ્રેણી સર્કિટ છે તે આપવામાં આવે છે Vm એ 100 વોલ્ટ જેટલું છે કે મહત્તમ મૂલ્ય 100 વોલ્ટ અને V r આપવામાં આવે છે અને DC વોલ્ટેજ V0 આપવામાં આવે છે આ 100 વોલ્ટ DC છે આ 120 વોલ્ટ DC છે અને AC મહત્તમ મુલ્ય Vm આ 2 શ્રેણીમાં જોડાયેલા છે શરૂઆતમાં આ પ્રકારના દાખલા લેવામાં આવ્યા છે આનું એક ઉદાહરણ જોશે આપણે આપણી r ને ખૂબ જ સ્પષ્ટ રીતે સમજીશું અને અને પછી એ 1 એ મૂવિંગ કોઇલ એમીટર છે અને A 2 એ મૂવિંગ આયર્ન એમીટર છે આમ મુવીગ કોઇલ DCને માપે છે અને મુવીગ આર્યન AC માપે છે અને સર્કિટમાં કાર્યરત વોલ્ટેજ એ કુલ વોલ્ટેજ 100 100 sinθ ω t હશે કારણ કે મહત્તમ મુલ્ય 100 વોલ્ટ આપવામાં આવે છે અને તે છે તેનો અર્થ એ કે vt એ V0 Vm sin ω t બરાબર છે તો V0 એ r 120 છે આમ આ 120 છે અને r Vm એ 100 વોલ્ટ ની બરાબર છે આમ 100 120 100 sin ω t વોલ્ટ તો હવે આ મારું r Vm છે આમ કરંટ T r 6 5 sin ω t હશે કારણ કે આ અવરોધ r આપવામાં આવે છે કેમ કે 20Ω તે 20 ΩR આપવામાં આવે છે અને આ મારું વોલ્ટેજ 120 100 sinθ ω t છે આમ તે 120 120 sinθ ભાગ્યા T વિભાજિત 20 છે જે 6 6 sinθ ω t હશે તે જેને 100 કહે છે આમ તે r 25 છે આમ 6 5 sinθ ω t છે આમ આ rt છે 6 5 sinθ t એમ્પીયર બરાબર છે હવે જો સરેરાશ મૂલ્ય શોધવાનો પ્રયાસ કરો તો તે 1 ભાગ્યા T 0 થી T 6 5 sin ω tdt આવશે કારણ કે આ t dt છે અને ω બરાબર 2π T r આ તેને ધ્યાનમાં રાખવું જોઈએ આ જાણે છે કે તે પણ વધુ છે ભૌતિકશાસ્ત્ર ω એ 2π T બરાબર છે આમ તે અહીં લખેલું છે શરૂઆતમાં T2 π લખેલી છે ખરેખર તે 2π 2 T નથી તો પછી 0 થી T 6 5 sin ω tdt અને આ સંબંધનો ઉપયોગ કરવો તે 2π T ની બરાબર છે આ સંકલન કરો જો આ સંકલન કરો તો તે અહીં બતાવશે નહીં તે કોઈક વાર બચશે પછી તેને સંકલન કરો આ તેના માટે આ સંકલન કરી શકે છે પરંતુ તે ફક્ત સંકલન અને આ સંબંધનો ઉપયોગ કરવાની એક સરળ બાબત છે જે π 2π T ની બરાબર છે તો ચાલો હું તેને સમજાવું આમ આ ઉપયોગ આ સંબંધનો ઉપયોગ કરશે π 2π T ની બરાબર છે અને તેને સંકલન કરશે જે સરેરાશ 6 એમ્પીયર હશે જે DC છે તેનો અર્થ એ છે કે આ જ છે સરેરાશ મૂલ્ય ફક્ત 6 એમ્પીયર હશે કારણ કે જો જુઓ કે 124 DC ત્યાં છે અને r R એ 20 ઓહ્મ છે આમ જો 12020 લો તો તે 6 એમ્પીયર છે તે 6 એમ્પીયર કરશે તો 6 એમ્પીયર મેળવી રહ્યા છીએ આમ DC 6 એમ્પીયર હશે પછી તે મુવીગ કોઇલ એમીટર છે એમીટર A 1 એ 6 એમ્પીયર વાંચશે કારણ કે તે મુવીગ કોઇલ એમીટર છે આ DC છે તો ચાલો હું તેને સમજાવું તો એ જ રીતે એમીટરનું RMS મૂલ્ય વાંચન એ એમીટર A 1 નું વાંચન છે હવે ફક્ત 1 મિનિટ છે હવે આકૃતિ માટે આપણે પછી આવીશું હવે RMS મૂલ્ય કે જે એમીટર r વાંચવાનું છે તે આ ભાગ જે કંઇ મળશે તે એમીટર એ વાંચવાનું છે આ DC છે આ વાંચશે A 1 એ r 6 એમ્પીયર વાંચશે હવે RMS મુલ્ય પર આવીએ આમ આ કિસ્સામાં 1 ભાગ્યા T 0 થી T 6 5 sin ω t ની બરાબર છે કારણ કે 6 5 sin ω t2dt બરાબર છે હવે તેને તોડો અને ફક્ત તેને સંકલન કરો જો તેને સંકલન કરે છે તો તે r મળશે અને આ સંબંધનો ઉપયોગ કરશે સંકલન કર્યા પછી આ ω નો ઉપયોગ 2π T બરાબર કરવો પડશે તેનો અર્થ ક્યાંક કહી રહ્યો છું કે તે સંકલનમાં આવશે બરાબર છે ω t બરાબર 2π છે પછી અવેજી પછી sin ω t 0 to T નું સંકલન શોધી શકશે આ 0 બનશે અને આ એક તેને પણ બનાવે છે જેને તે sin2ω t છે આમ તે 1 cos 2 ω T2 અને પછી સંકલન થશે આમ તે શોધી કાઢશે કે આ ફક્ત આ સંકલનથી 2 છે જે પણ આવશે તે 252 હશે આમ આ શબ્દના સંકલનથી તે 0 થઈ જશે અને 36 ત્યાં હશે T T રદ થશે√36 2π 2 આવશે આમ અહીં તે કરી રહ્યો નથી પરંતુ કૃપા કરીને તે કરો તે ખૂબ જ રસપ્રદ છે કૃપા કરી તે કરો પરંતુ ω નો ઉપયોગ 2π T ની બરાબર થશે એ જ રીતે અહીં પણ આ સંકલનમાં પણ આ એક ω t બરાબર 2πω મૂકશે T એ 2π ની બરાબર હશે આમ જ્યારે આ સંકલન થશે તે જ છે જેને sin ω t કહે છે આમ તે cos ω t ભાગ્યા ω હશે અને ત્યાં મૂકો T T બરાબર છે અને તે સમયે આ વસ્તુનો ઉપયોગ કરવો અને સરળ બનાવવો પડશે આમ આપણે 36 252 મેળવીશું આમ તેનો અર્થ એ કે તે જે પણ આવશે તે આસપાસ આવશે r 7 એમ્પીયર તો તે એમીટર a 2 નું વાંચન હશે જે મુવીગ આર્યન એમીટર છે તે આ RMS મૂલ્યને માપશે આમ તેનો અર્થ એ છે કે મુવીગ આર્યન એમીટર A 2 છે તે RMS મૂલ્યને માપશે અને આ r RMS મૂલ્ય છે આમ આખરે આપણને શું મળ્યું આખરે આપણને શું મળ્યું આખરે કરંટ મૂલ્ય6 5 sin ω t હતું જે r t છે આમ આ નિશ્ચિત મૂલ્ય સ્થિર મૂલ્ય છે અને આ મહત્તમ મૂલ્ય છે મહત્તમ મૂલ્ય છે તેનો અર્થ એ કે તે મહત્તમ મૂલ્ય છે અને આપણે જોયું છે કે r પીક ફેક્ટર r √2 તેનો અર્થ એ કે કરંટ નું RMS મૂલ્ય ખરેખર 5 √2 એમ્પીયર RMS મૂલ્ય હશે આમ આખરે તે અસરકારક મૂલ્ય 6 હશે જે તે 62 r 5 √22છે આમ જે પણ મળે છે તે 6236π √22 સમાન 252 છે આમ જો આ પ્રકારની વસ્તુ સીધી લખી શકે છે તો આ RMS મૂલ્ય 62 હશે આ કિસ્સામાં જે પણ મૂલ્ય √2 આવે છે આમ આ તે છે જેને આ સંકલનથી RMS મૂલ્ય મળી રહ્યું છે તે કહે છે આમ કૃપા કરીને આ પોતાનું સંકલન કરો બધું કહ્યું આમ કૃપા કરીને આ કરો હવે હું તેને સમજાવું તો આ r એમીટર r છે જે એમીટર એ 2 નું વાંચન કરે છે તે લગભગ 7 એમ્પીયર છે તો આગળ r છે કંઈક એવું લખ્યું છે જે મુવીગ આર્યન હોય છે જ્યાં r કંઈક તેને ધ્યાનમાં રાખવું જોઈએ કે મુવીગ કોઈલ ઇન્સ્ટ્રુમેન્ટ છે તે સરેરાશ મૂલ્ય મૂવિંગ આયર્ન હોટ વાયર ઇલેક્ટ્રો ગતિશીલ છે અને ઇન્ડક્શન એ છે કે કોલ પ્રકારના સાધનો સિગ્નલના RMS મૂલ્યને વાંચે છે એક વાત યાદ રાખવી મહત્વપૂર્ણ છે જ્યારે 220 વોલ્ટ ની AC સપ્લાયનો સંદર્ભ આપવામાં આવે છે ત્યારે તેનો અર્થ RMS મૂલ્ય છે મહત્તમ મૂલ્ય 220 √2 છે આમ તે 310 વોલ્ટ કહેવામાં આવે છે આમ DC 220 વોલ્ટ ના કિસ્સામાં તે ફક્ત 220 વોલ્ટ છે જો તે DC 220 નો અર્થ છે DC 220 જો તે AC 220 છે તો તેનો અર્થ તે RMS મૂલ્ય છે ગુણાકાર √2 310 વોલ્ટ છે તેનો અર્થ એ કે સમાન વોલ્ટેજ માટે ACનું આંચકો DC વોલ્ટેજ કરતા વધુ છે એનો અર્થ એ કે AC વોલ્ટેજ માં મહત્તમ મુલ્ય આંચકો મળશે અને DC વોલ્ટેજ 220 મળશે એટલે કે આ DC વોલ્ટેજ માં આંચકો ફક્ત 220 વોલ્ટ નો હશે AC સપ્લાય 220 વોલ્ટ RMS એટલે કે r શોક લેવલ 310 વોલ્ટ હશે આમ AC માં આંચકો DC કરતા વધુ હશે આમ આ કંઈક માટે લખ્યું છે તો તેનો અર્થ એ છે અને આ તે છે જેને ફક્ત r કહે છે એનો અર્થ એ કે આ વેવફોર્મ છે આ r vt vt બરાબર r છે જેને r r v r કહે છેr v r v r Vm sin ω t આ r vt vt નું આલેખ બતાવવામાં આવ્યું છે અને આ તે છે જેને r 100 sinω t 100 sin ω t કહે છે અને આ વોલ્ટ આ 120 છે આ 120 વોલ્ટ DC છે આ 120 વોલ્ટ નું DC તેને બનાવવામાં આવ્યું છે અને આ r Vm એ 100 sin ω t છે જો આ 2 ને ઉમેરવામાં આવે તો પછી આ તે હશે જેને આ vt કહે છે તેનો અર્થ એ કે આ એક આલેખ આ 120 100 sinθ ω t છે આ આલેખ આ એક છે અને વ્યક્તિગત રીતે જો તેને બનાવવામાં આવે છે તો આ 100 sinθ ω t છે અને આ DC એટલે કે આ 120 વોલ્ટ નો ઉલ્લેખ કરવામાં આવે છે તે સતત રેખા છે તો આ આનું પરિણામ છે